હવે ત્રીજું શેલ અને ટ્યુબ હિટ એક્સચેન્જર છે તમારામાંથી કેટલાક તમારી બાયોસિંથ લેબમાં તેને જોઇ ચૂક્યા છો અને કેટલાકએ ઉદ્યોગ પણ જોઇ હશે તો વિચાર એ છે કે તમારી પાસે એક કોટલું છે તમારી પાસે કોટલું છે અને પછી તમારી પાસે એક નળી છે તમારી પાસે એક નળી છે અને ત્યાં એક પ્રવાહી તરલ પદાર્થ છે જે નળીમાંથી વહે છે ચાલો આપણે કહીએ કે તે ગરમ પ્રવાહી તરલ પદાર્થ છે અને ચાલો આપણે કહીએ કે ત્યાં બીજું પ્રવાહી તરલ પદાર્થ છે ઠંડુ પ્રવાહી તરલ પદાર્થ છે જે કોટલું માંથી વહે છે બરાબર તો બહારના ભાગ ને કોટલું કહેવામાં આવે છે અને અંદરના ભાગને નળી કહેવાય છે તો અહીં ઘણા પ્રકારો છે તો હવે જો તમે આને ખાસ કરીને આ કોટલું અને નળીની રચના જુઓ તો પ્રવાહી તરલ પદાર્થ જે નળીમાંથી પસાર થાય છે તે ખરેખર આજુબાજુ ફરી રહ્યું છે અને પછી પાછું ફરી રહ્યું છે અને તો તમારી પાસે જે છે તેને આ એક કોટલું પાસ તરીકે ઓળખવામાં આવે છે આ પ્રકારના હિટ એક્સચેન્જરને કોટલું અને નળીને એક કોટલું પાસ અને બે નળી પાસ કહે છે બરાબર અને તે જોવાની રીત એ છે કે ગરમ પ્રવાહી તરલ પદાર્થ એકવાર કોટલું માંથી પસાર થાય છે પછી તે ગમે તે હોય તે જે પણ હિટ એક્સચેન્જરર્સનો અનુભવ કરે છે તે જ તે છે પરંતુ પછી જ્યારે તે નળીની વાત આવે છે ત્યારે તમે જોશો કે નળીમાં ખરેખર કોટલું ની અંદર બે વાર મુસાફરી કરે છે અને એટલે જ તેને બે નળી પાસ કહે છે બરાબર હવે હંમેશાં એક કોટલું પાસ અને એક નળી પાસ દોરીએ તે કરવાની રીત તે મનમાં ચિત્ર ઉભું કરવાની રીત છે ઠીક છે મારી પાસે ત્રણ નળીઓ નળી 1 નળી 2 અને નળી 3 છે હવે મારી પાસે અહીં પ્રવેશ પ્રારંભિક દ્વાર પ્રવાહ છે અને ચાલો આપણે કહીએ કે આ f1 છે અને આ ગરમ પ્રવાહી તરલ પદાર્થ છે અને મારી પાસે અહીં અંતિમ પ્રવાહ છે અને ચાલો આપણે કહીએ કે શીત પ્રવાહી તરલ પદાર્થ અંદર આવે છે અને બહાર જાય છે તો અહીં ગરમ પ્રવાહી તરલ પદાર્થ જે કોટલું અને નળી હિટ એક્સ્ચેન્જરમાં આવે છે તેઓ આ ત્રણ માર્ગ માં બરાબર વહેંચાય છે અને પછી જ્યારે તે આ નળીઓમાંથી પસાર થાય છે ત્યારે તે માત્ર કોટલું ના એક લંબાઈના ધોરણ માટે ઉષ્મા વિનિમયનો અનુભવ કરે છે તો પછી તેઓ બહાર આવે છે તેઓ એક સાથે બહાર જાય છે તો આ તે છે જેને એક કોટલું પાસ અને એક નળી પાસ બરાબર કહેવાય છે તો ફક્ત આ બે ઉદાહરણોના આધારે અને સાચે તો તમારી પાસે બહુવિધ કોટલું પાસ હોઈ શકે છે તમારી પાસે બહુવિધ નળી પાસ હોઈ શકે છે તો બહુવિધ કોટલું પાસ એ હશે કે હું આ બે કોટલું ને એક સાથે જોડી શકું છું જ્યાં f2 નો અંતિમ પ્રવાહી તરલ પદાર્થ બીજા કોટલું માં પ્રવેશ પ્રારંભિક પ્રવાહ તરીકે વિકસવું થાય છે તો હવે મારી પાસે બે કોટલું છે અને ઘણી બધી નળી છે બરાબર તો હું તે દર વખતે કરી શકું છું તોતરત જ તમને ખ્યાલ આવે છે કે ત્યાં ઘણી શક્યતાઓ છે મારે એના બદલે કહેવું જોઈએ કે તે સમસ્યા માટે ઘણી રચના આ પ્રમાણમાં ઉષ્મા વિનિમય માટે આપેલ પ્રવાહી તરલ પદાર્થના જૂથ માટે તમારી પાસે ઘણી શક્ય ડિઝાઇનો હોઈ શકે છે gતો પ્રશ્ન એ છે કે કેવી રીતે કયું છે જે યોગ્ય છે કયું પસંદ કરવું તો તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે તો અહીં તમે તકનીકી રચના અને અર્થશાસ્ત્ર ને જાણો છો તેઓ અહીં મજબૂત ભૂમિકા ભજવે છે ખાસ કરીને જ્યારે તમે ઉષ્મા વિનિમય ને બાંધકામ કિંમતની દ્રષ્ટિએ અને ઇચ્છિત તાપમાનનું પરિવહન ક્ષેત્ર કેટલુ છે તે સંદર્ભમાં પ્રવાહી તરલ પદાર્થને પમ્પ કરવાની કિંમતની દ્રષ્ટિએ બંને રીતે જુઓ તો આ કોર્સમાં તમે પહેલીવાર જોશો કે તે રચના અને અર્થશાસ્ત્ર સંબંધિત છે જો કે તે હંમેશાં હોય છે પરંતુ તે પછી આપણે ક્યારેય આર્થિક દૃષ્ટિકોણ તરફ જોયું નથી તો જ્યાં હિટ એક્સ્ચેન્જર માટે ઉદ્યોગમાં ખર્ચવામાં આવતી રકમમાં રચના મજબૂત ભૂમિકા ભજવે છે તે વિશે આપણે પહેલી વાર વાત કરીશું હજુ સુધી કોઇ પ્રશ્નો છે તે નોંધવું મહત્વપૂર્ણ છે કે મેં સૂચિબદ્ધ કરેલા તમામ ઉદ્યોગોમાં મોટાભાગની ઉષ્મા વિનિમય પ્રક્રિયા થાય તેઓ ખરેખર કોટલું અને નળી હિટ એક્સ્ચેન્જરનો ઉપયોગ કરે છે કારણ કે તમે પરિવહન મેળવવા માટે તમે કેવી રીતે રચના ઈચ્છો છો તેના પર તમારી પાસે ઘણી સગવડ છે તો તે ઉષ્માના પરિવહનના ક્ષેત્રમાં વધારોદબાણના ઘટાડાને ધ્યાનમાં રાખીને અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને તમને બંનેમાં ઘણી રાહત આપે છે તો ઉષ્મા એક્સ્ચેન્જરની રચનાની દ્રષ્ટિએ આપણે તેના પ્રથમ પાસા ની ચર્ચા કરવાની જરૂર છે જે છે સાર્વત્રિક ઉષ્મા પરિવહન ગુણાંક તો આપણે તેના વિશે ખૂબ જ ટૂંકમાં ચર્ચા કરીશુ જ્યારે આપણે વાત કરી ત્યારે જ્યારે આપણે ખરેખર વહન સાથે ડીલ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર પરીવહન આંતરિક પ્રવાહ નો વ્યવહાર કરીએ ત્યારે આપણે તેના વિશે પણ ચર્ચા કરી ખૂબ ટૂંકમાં આપણે તે જોયું તો ધારો કે મારી પાસે નળી છે જ્યાં મારી પાસે પ્રવાહી તરલ પદાર્થ છે જે આ નળીમાંથી વહે છે અને મારી પાસે બીજું પ્રવાહી તરલ પદાર્થ છે જે કાં તો વળાંકવાળી સપાટી સાથે વહી રહ્યું છે અથવા વક્ર સપાટીની સમાંતર તેનો વાંધો નથી તો હું હંમેશાં બહારના ઉષ્મા પરિવહન ગુણાંક h0 લઇ ને શમજી શકું છું અને હું અંદરની ઉષ્મા પરિવહન ગુણાંકને hi અને એક અવરોધ કે જે ઉષ્મા પરિવહન ગુણાંક માટે દિવાલ દ્વારા આપવામાં આવે છે તો તે દિવાલમાં વહનથી આવે છે અને આ બંને ઉષ્માના પરિવહનને કારણે આપવામાં આવે છે તો હું હંમેશાં UA દ્વારા મળેલી ઉષ્મા પરિવહન ગુણાંક 1 ની વ્યાખ્યા આપી શકું છું તો હવે તમારે અંદરની અને બહારની સપાટીના ઉષ્મા પરિવહનના ક્ષેત્રનો તફાવત જોવો પડશે તો 1 બાય U U ઇનસાઇડ એ અંદરની સપાટીના ક્ષેત્રના આધારે વ્યાખ્યાયિત થાય છે જે બરાબર હોવું જોઈએ અંદરના અને બહારના સાર્વત્રિક ઉષ્મા પરિવહન ગુણાંકને કેવી રીતે સંબંધિત છે તેનાથી ઠીક છે પરંતુ તે પણ પણ 1 ભાગ્યા UoAo બરાબર છે તો બાહ્ય સપાટીના ક્ષેત્રના આધારે વ્યાખ્યાયિત થયેલ સાર્વત્રિક ઉષ્મા પરિવહન ગુણાંક આપણે પહેલાથી જ જોયો છે હવે તે 1 ભાગ્યા hi⋅Ai વત્તા દીવાલ દ્વારા મળેલ રાજીષ્ટર વત્તા 1 ભાગ્યા ho⋅Ao બરાબર હોવું જોઈએ તો 1 ભાગ્યા UiAi એ કંઈક એક કુલ અવરોધ જેવું છે ઉષ્મા પરિવહન માટે આપવામાં આવતો કુલ અવરોધ કેટલો છે તો તે નળીના અંદરના ભાગમાં કન્વેક્શન કન્વેક્શન સંચાલિત પરિવહન માટે આપવામાં આવતા અવરોધ અને ઉષ્મા પરિવહન માટે દિવાલ દ્વારા આપવામાં આવતા અવરોધ વત્તા નળી બહારના કન્વેક્શન દ્વારા આપવામાં આવતા અવરોધ સમાન હોવું જોઈએ તોતેનથી તમે જાણો છો કે ગરમ પ્રવાહી તરલ પદાર્થ ક્યાં વહી રહ્યું છે તેના આધારે અંદરથી બહારની તરફ અથવા તેનાથી વિપરીત રીતે ઉષ્માના પરિવહન માટે અસરકારક અવરોધ શું છે હવે આ ઉપરાંત જેને આપણે અત્યાર સુધી ક્યારેય વિચાર્યું નથી તો આપણે હંમેશાં ધારીએ છીએ કે અંદરની અને બહારની સપાટી લીસી છે બરાબર તો આપણે ક્યારેય રફનેસ ફેક્ટર માટે જવાબદારી લેતા નથી આપણે ક્યારેય રફનેસ ફેક્ટરનો હિસાબ કર્યો નથી અને તે પણ મહત્વનું છેજેને અસ્પષ્ટ પરિબળ કહે છે હવે આ ફોઉલિંગ ફેક્ટર શું છે જ્યારે પણ ત્યાં પ્રવાહી તરલ પદાર્થ હોય કે જે વહેતું હોય છે તો યાદ રાખો કે આમાંથી મોટાભાગના પ્રવાહી તરલ પદાર્થ કે જેના માટે ઉષ્મા પરિવહન કરવું પડે છે તે ખૂબ જ કાટ લાગે એવુ હોય છે ઉદાહરણ તરીકે જો તમે સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ પર નજર નાખો તો આપણે ઉષ્મા સલ્ફ્યુરિક એસિડને ગરમ કરવા ઇચ્છીએ છીએ સલ્ફ્યુરિક એસિડ ખૂબ જ કાટ લાગે એવુ છે તો તે ખરેખર આંતરીક સપાટીને અસર કરશે જે ઉષ્મા પરિવહન માટે ઉપલબ્ધ છે અને તો તે પ્રકારનો અવરોધ ઉષ્મા પરિવહન માટે આપે છે કારણ કે તે કાટરોધક પ્રકૃતિ અથવા અમુક ડીપોઝીટ આપે છે કે જે પ્રવાહી તરલ પદાર્થ ખરેખર સપાટી પર છોડી શકે છે તો તે બધું જે ફાઉલિંગ ફેક્ટર બરાબર ગણવામાં આવે છે તો આપણે કેટલાક અવરોધનો ઉપયોગ કરીને તે રજૂ કરીશું તો હું તેને અંદરમાટે ફાઉલીંગ કહું છું અને બહારના ફાઉલિંગ ફેક્ટર માટે અવરોધ માપી શકાય તેવા જથ્થા અને હિટ એક્સ્ચેન્જર રચના વચ્ચેનો સંબંધ તો ચાલો આપણે કહીએ કે આપણે સમાંતર ફ્લો કેસ અથવા કો કરંટ ફ્લોથી પ્રારંભ કરીએ છીએ તો ચાલો આપણે બે ઓરડાઓ નો એક ખૂબ જ સરળ કેસ લઈએ બરાબર મારી પાસે બે ચેમ્બર છે અને તમારી પાસે એક ગરમ પ્રવાહી તરલ પદાર્થ છે જે વહેતું હોય છે ચાલો આપણે કહીએ કે જે ઉપરના ચેમ્બરમાં વહે છે અને આપણી પાસે એક ઠંડુ પ્રવાહી તરલ પદાર્થ છે જે નીચલા ચેમ્બરમાંથી વહેતું હોય છે અને અહીં તમારી પાસે એક દિવાલ છે તો તે એક ટ્રાંસ મ્યુરલ હિટ એક્સ્ચેન્જર છે તો ત્યાં ઉષ્મા છે જેનું ગરમ પ્રવાહી તરલ પદાર્થથી ઠંડા પ્રવાહી તરલ પદાર્થમાં પરિવહન થાય છે તો ચાલો આપણે કહી શકીએ કે પ્રવેશ પ્રારંભિક તાપમાન Thi છે અને ગરમ પ્રવાહી તરલ પદાર્થનું અંતિમ તાપમાન Tho છે અને ઠંડા પ્રવાહી તરલ પદાર્થનું પ્રવેશ પ્રારંભિક તાપમાન Tci છે અને અંતિમ તાપમાન Tco બરાબર છે અને ચાલો માની લઈએ કે આ બંને સપાટીથી કોઈ ઉષ્માનો વ્યય થયો નથી ચાલો માની લઈએ કે તે એક સમોષ્મ પરિસ્થિતિ છે અને જો હું એમ કહું કે mdot Cp h એ પ્રવાહી તરલ પદાર્થની ક્ષમતા છે mdot એ ગરમ પ્રવાહી તરલ પદાર્થનો માસ ફ્લો રેટ છે અને Cp એ ગરમ પ્રવાહી તરલ પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા છે અને તે જ રીતે હું ઠંડા પ્રવાહી તરલ પદાર્થ માટે પણ mdot Cp લઇ શકું છું હવે ધારો કે હું ધારું છું કે અક્ષીય વહન નહિવત્ છે યાદ રાખવું કે આ કેસ ક્યારેય નથીકેમ કે તે સિવાય વાસ્તવિક વાહક હંમેશા ત્યાં છે કેટલીક પરિસ્થિતિઓ એવી છે કે જ્યાં તમે કહી શકો કે વહન ઉપર કન્વેક્સન સ્થિતિ પ્રભુત્વ ધરાવે છે આમાંના કેટલાક આસ્પેક્ટ્સ તમે તમારા રીએક્શન ઇજનેરી વર્ગમાં કૈક પેકલેટ નંબર તરીકે ઓળખવામાં આવે છે તેને જોશો જે વિક્ષેપ માટેના સમય ધોરણ અને કન્વેક્શન માટેના સમય ધોરણને દર્શાવે છે તો પેકલેટ નંબર પર આધાર રાખીને એક વ્યક્તિ ખરેખર તે નક્કી કરી શકે છે કે અક્ષીય વહન અથવા અસલ ઉષ્ણતાનો વિક્ષેપ ક્યારે મહત્વપૂર્ણ છે તો રીલીફનો અર્થ એ છે કે જ્યારે અક્ષીય ઉષિમય વિક્ષેપ મહત્વપૂર્ણ છે અને જયારે તમે સ્થિર સ્થિતિ અને અચલ ગુણધર્મ ધારો છો તો હવે હું જે કરવા જઇ રહ્યો છું તે છે કે આપણે આ સિસ્ટમમાં ઉષ્માના પરિવહનને દેખરેખ કરવા અને માપી શકાય તેવા જથ્થાની દ્રષ્ટિએ બધું લાવવા માટે એક સરળ ઉર્જા સંતુલન લખીશું યાદ રાખો કે માપી શકાય તેવા જથ્થાઓ એ ગરમ અને ઠંડા પ્રવાહી તરલ પદાર્થના પ્રવેશ પ્રારંભિક અને અંતિમ તાપમાન બરાબર છે તો આપણે માપી શકાય તેવા જથ્થાની દ્રષ્ટિએ બધું લાવીશું ગરમ પ્રવાહી તરલ પદાર્થ q દ્વારા ગુમાવેલ કુલ ઉષ્મા કેટલી છે હું જાણું છું કે ક્ષમતા mdot Cp છે તો તે છે mdot Cp ગરમ પ્રવાહી તરલ પદાર્થ ગુણ્યા Thi માઈનસ Tho તો તે જ તે જથ્થો છે કે જેના પર ઉષ્મા ગરમ પ્રવાહી તરલ પદાર્થ દ્વારા વ્યય થઇ રહી છે તો જો હું સબસ્ક્રિપ્ટ h મૂકીશ જે ગરમ પ્રવાહી તરલ પદાર્થ દ્વારા વ્યય થયેલ ઉષ્માનું પ્રમાણ છે અને ઠંડા પ્રવાહી તરલ પદાર્થ દ્વારા તે ઉષ્માનું પ્રમાણ મેળવવામાં આવે છે કેટલું સરળ છે Mdot Cp ઠંડા પ્રવાહી તરલ પદાર્થ ગુણ્યા Tco minus Tci તો યાદ રાખો કે ઠંડા પ્રવાહી તરલ પદાર્થનું અંતિમ તાપમાન પ્રવેશ પ્રારંભિક તાપમાન કરતા વધારે છે કારણ કે તે ગરમ પ્રવાહી તરલ પદાર્થથી ઠંડા પ્રવાહી તરલ પદાર્થમાં પરિવહન કરવામાં આવેલ છે પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે ઉષ્માનો કુલ જથ્થો જે થોડુક ડેલ્ટા T ગુણ્યા UA ની બરાબર હોય છે ડેલ્ટા T શું છે તે આપણે જાણતા નથી તમારા પ્રયોગશાળાના પ્રયોગોમાં તમે ડેલ્ટા T લોગ મીન તાપમાનનો ઉપયોગ કરી શકશો તમે શામાટે તે લોગ મીન તાપમાન છે તે જોવા જશો જ્યારે આપણે આંતરિક પ્રવાહની ચર્ચા કરીશું ત્યારે તેને ટૂંકમાં જોશું કાલના લેક્ચર માં તે સાથે વધુ વિગતો જોશું તોધારો કે જો તે એડિએબેટિક છે જ્યાં બે દિવાલોથી કોઈ ઉષ્માનું નુકસાન નથી તો પછી qh ઠંડા પ્રવાહી તરલ પદાર્થ દ્વારા મેળવવામાં આવતી ઉષ્મા જેટલુ હોવું જોઈએ અને તે q બરાબર અને UA ડેલ્ટા T જેટલુ હોવું જોઈએ તો આપણે હજી પણ જાણતા નથી કે આ ડેલ્ટા T શું છે અને તમને કહેવામાં આવ્યું છે કે તે ડેલ્ટા T LMTD છે પરંતુ આપણે ખાતરીપૂર્વક જોવા જઈ રહ્યા છીએ કે તે ડેલ્ટા T LMTD શા માટે છે અને હકીકતમાં ડેલ્ટા T LMTD એ કોઈપણ હિટ એક્સ્ચેન્જર માટેનો પ્રતિનિધિત્વ તાપમાનનો તફાવત છે તો જ્યારે આપણે આંતરિક પ્રવાહની ચર્ચા કરી ત્યારે આપણે શું દર્શાવ્યું આપણે કહ્યું કે ડેલ્ટા T LMTD આપણે તેને પાઇપ ઉષ્મા પાઇપ ફ્લો માટે ડીરાઈવ કર્યું છે પરંતુ આપણે આગળના કેટલાક લેક્ચરમાં બતાવવા જઈ રહ્યા છીએ કે ડેલ્ટા T LMTD એ કોઈ પણ હિટ એક્સ્ચેન્જર માટેનો રિપ્રેસ્ઝેંટેટિવ લોગ મીન તાપમાનનો તફાવત છે તમે જે વાપરો તેના પર આધારિત નથી બરાબર તો આપણે પછીનાં લેક્ચરમાં તે જોઈશુ કે અથવા પછી બીજા કોઈ લેક્ચરમાં પણ તે જોઈશું ઠીક છે